આગળનો પ્રોગ્રામ જે આપણે જોઈશું તે ફરીથી સીરીયલ પોર્ટ પર છે તે સીરીયલ પોર્ટને મોડ 1 માં ઓપરેટ કરશે અથવા તેના દ્વારા સીરીયલ બાઈટ મેળવશે તે પ્રાપ્ત RxD પિન છે અને બાઈટને પોર્ટ 2 પર મોકલશે તેથી તે પિન RxD દ્વારા સીરીયલ રીતે એક સંપૂર્ણ બાઈટ પ્રાપ્ત કરશે અને પછી બાઈટ આ પોર્ટ 2 પર મુકવામાં આવશે તો આ પ્રોગ્રામ કેવી રીતે લખવો આપણે મૂળભૂત રીતે શું કરીએ છીએ કે તમે જાણો છો કે કોઈપણ સીરીયલ ટ્રાન્સમિશન માટે સૌ પ્રથમ આ TMOD રજિસ્ટર સેટ કરવું પડશે તેથી આ સીરીયલ ટ્રાન્સમિશન માટે કલોક તરીકે કામ કરવા માટે આપણે આ ટાઈમર 2 નો ઉપયોગ કરવો પડશે આપણે આ TMOD રજિસ્ટર સેટ કરવાની શરૂઆત કરીશું આપણે પહેલા આ TMOD રજિસ્ટરને મૂવ કરીએ છીએ તેની વેલ્યુ 0H હોવી જોઈએ આપણે અગાઉના પ્રોગ્રામની જેમ જ કંસીડર કરીશું તે આ ટાઈમર 1 ને ઓટો રીપીટ મોડ તરીકે કાર્ય કરવા માટે ગોઠવશે પછી SCON રજિસ્ટરને કન્ફીગર્ડ કરવું પડશે MOV SCON50H અને આ ફરીથી કંટ્રોલ વર્ડ છે જે આ 8 બીટ ડેટા પછી 1 સ્ટોપ બીટ અને તે બધી વસ્તુઓ માટે જરૂરી છે પછી મારે ટાઈમર સેટ કરવું પડશે જેથી હું 9600 બોડ રેટ મેળવી શકું 9600 બૉડ રેટ તે માઇનસ 3 હતો જો તમે હેક્ઝાડેસિમલ નોટેશન માં લખો તે FD છે તમે 2's કોમ્પ્લીમેન્ટ નોટેશનમાં હેક્ઝાડેસિમલમાં માઈનસ 3 ચકાસી શકો છો તે FD હશે તેથી તમે MOV TH10FDh જેવું લખી શકો છો આ રીતે લખો પછી આપણે ટાઈમર શરૂ કરવું પડશે SETB TR1 આ ટાઈમર શરૂ કરશે હવે સીરીયલી આપણે આ બિટ્સ મેળવી રહ્યા છીએ મારે સ્પષ્ટપણે કહેવું છે કે જો તમે RI માં ઇન્ટરપ્ટ પાડો તો તમને યાદ છે કે તમે TI મેળવો છો અને RI જ્યારે પણ તમે કોઈ ડેટા પ્રાપ્ત કરો છો ત્યારે તે બીટ સેટ કરવામાં આવે છે આપણે આ RI ને ક્લીયર કરીએ છીએ તેથી જો અગાઉ કંઈક પ્રાપ્ત થયું હોય તો તેને આ ટ્રાન્સમિશન ના પાર્ટ માં ન લેવું જોઈએ તે ત્યાં સ્પષ્ટ છે જમ્પ કરો કે ન કરો તે પછી આપણે તપાસ કરીએ છીએ કે આપણને JNB RIL2 પર કોઈ બીટ પ્રાપ્ત થઈ રહ્યું છે કે નહીં જ્યાં L2 આ પોઈન્ટ પોતે છે આપણે મૂળભૂત રીતે નેક્સ્ટ RI સેટ થવાની રાહ જોઈ રહ્યા છીએ તેથી JNB RIL2 તમને સિરિયલમાં નેક્સ્ટ કેરેક્ટર પ્રાપ્ત થશે આમ નેક્સ્ટ કેરેક્ટર્સ આવશે અને જ્યારે તે આખી ફ્રેમ પ્રાપ્ત થઈ જશે એટલે કે તમારા 8 કેરેક્ટર બિટ્સ અને 1 સ્ટોપ બિટ જ્યારે બધું પ્રાપ્ત થઈ જશે ત્યારે આ RI ફરીથી પ્રોસેસર દ્વારા રેઈઝ કરવામાં આવશે હવે તમે તે કરી શકો છો જો આ રેઈઝ કરવામાં આવે તો એટલે કે કેરેક્ટર SBUF રજિસ્ટર માં ઉપલબ્ધ હોય તો તમે SBUF માંથી કન્ટેન્ટ રજીસ્ટર પર મેળવી શકો છો તમે MOV A SBUF જેમ લખી શકો છો તમે SBUF રજિસ્ટરમાંથી A રજિસ્ટરમાં કેરેક્ટર મેળવો છો અને પછી તમે આ વેલ્યુ ને P2 MOV P2A પોર્ટ પર મૂકો છો તમને A રજિસ્ટર ની કિમત પોર્ટ P2 પર મળશે તેથી આ તે છે જે તમે શોધી રહ્યા છો આપણે આ સીરીયલ ટ્રાન્સમિશન લાઇન RxD માંથી કન્ટેન્ટ મેળવવા અને તેને P2 પોર્ટ પર લાવવાનો પ્રયાસ કરી રહ્યા હતા તેથી આ કેરેક્ટર પ્રાપ્ત થયું છે મારે નેક્સ્ટ કેરેક્ટર માટે જવું પડશે તેથી SJMP L1 જ્યાં L1 આ પોઈન્ટ છે નેક્સ્ટ કેરેક્ટર માટે મારે RI ને ક્લીયર કરવું પડશે અને ફરીથી RI રેઈઝ થાય તેની રાહ જોવી પડશે તે JNB માં છે નેક્સ્ટ કેરેક્ટર પ્રાપ્ત થશે જે આ હશે આ RI બીટ સેટ થશે આપણને નેક્સ્ટ કેરેક્ટર પ્રાપ્ત થયું છે આ રીતે આપણે આ સીરીયલ ટ્રાન્સમિશન માટે પ્રોગ્રામ લખી શકીએ છીએ આગળ આપણે બીજા પ્રોગ્રામની તપાસ કરીશું જ્યાં તે ફરીથી સીરીયલ ટ્રાન્સમિશન પર છે પરંતુ તે સહેજ વધુ કોમ્પ્લેક્સ છે આ એક્ષ્પેક્ટેડ છે અને તે એકસાથે બે વસ્તુઓ કરશે તે P1 પોર્ટ પરથી ડેટા મેળવશે અને તેને P2 પોર્ટ પર સતત મોકલશે આ મુખ્ય કાર્ય છે જે તે કરશે તે સાથે જ તે સીરીયલ પોર્ટ માંથી આવનારા ડેટાની તપાસ કરશે અને તે પોર્ટ P0 પર મોકલવામાં આવશે પોર્ટ P1 થી P2 સુધી જોઈએ તો તે પેરેલલ IO પેરેલલ રીડ રાઇટ છે જે ચાલુ રહેશે તે સિવાય પોર્ટ P0 થી સીરીયલ કોમ્યુનિકેશન હોવું જોઈએ તેથી સીરીયલ પોર્ટ પર જે પણ આવે છે તે P0 પર મોકલવું જોઈએ હવે મુદ્દો એ છે કે સીરીયલ ટ્રાન્સમિશન માં સમય લાગશે તેથી જો તમે તેને મલ્ટી ફ્લેક્સ્ડ ફેશન માં કરો તો એટલે કે તમે પહેલા P1 માંથી 1 બાઈટ ટ્રાન્સમિટ કરો અને તેને P2 પર મોકલો P1 માંથી 1 પછી એક વાંચીને P2 પર મોકલો પછી સીરીયલ પોર્ટ પર એક કેરેક્ટર રીડ કરો અને આ તેને P0 પર મોકલો પછી ફરીથી આગળનો કેરેક્ટર P1 માંથી રીડ કરો તે ડીઝાયરેબલ નથી કારણકે સીરીયલ ટ્રાન્સમિશન આ પોર્ટ P1 P2 કોમ્યુનિકેશન ની સરખામણીમાં સ્લોઅર હશે જે આપણે શોધી રહ્યા છીએ આઈડયલી આ P1 P2 કોમ્યુનિકેશન માટે આને મુખ્ય કાર્ય તરીકે ગણવું જોઈએ તેથી આ મુખ્ય કાર્ય હોવું જોઈએ અને કેટલાક ઈન્ટરપ્ટ દ્વારા આ સિગ્નલ ટ્રાન્સમિશન થાય છે જેથી જ્યારે પણ આ RI ફ્લેગ સેટ કરવામાં આવે ત્યારે તે ઈન્ટરપ્ટ પ્રાપ્ત થાય છે આ RI ફ્લેગ સેટ થશે અને પછી આપણે આમ કરી શકીશું આપણે SBUF માંથી રીડ કરીશું અને તેને P0 પોર્ટ પર ટ્રાન્સફર કરી શકીશું આ તે છે જે આપણે પ્રોગ્રામમાં કરીશું હવે કારણ કે ત્યાં ઈન્ટરપ્ટ સામેલ છે તેથી આપણે ખાસ જણાવવું પડશે કે કોડ એક્ઝેક્ટલી ક્યાં મૂકવો જોઈએ મેઈન પ્રોગ્રામ ઓછામાં ઓછા 0 થી શરૂ થઈ શકે છે આપણે તેને ORG 0 ની જેમ લખીએ છીએ એસેમ્બલર કોડ નો આગળનો ભાગ મેમરી ના એડ્રેસ 0 પર મૂકવાનું શરૂ કરશે અહીં મને માત્ર એક LJMP ઇન્સ્ટ્રક્સન મળી છે એકવાર પ્રોગ્રામ લોડ થઈ જાય પછી જો તમે આ મેમરી મેપ માં જુઓ તો તે કંઈક આના જેવું હશે 0 લોકેશન પર તે LJMP ઇન્સ્ટ્રક્સન હશે જ્યારે આ MAIN પછી ક્યાંક હશે તેથી તે કરી શકાય છે પછી મારે સીરીયલ ઈન્ટરપ્ટનો ઉપયોગ કરવો પડશે અને સીરીયલ ઈન્ટરપ્ટ માટે તમે જાણો છો કે તેને અનુરૂપ ISR વેક્ટર નું એડ્રેસ 23 હેક્સ છે લોકેશન 23 હેક્સ પર મારે બીજી જમ્પ ઈન્સ્ટ્રકશન મૂકવી પડશે અને જો આ એક્ચ્યુઅલ સીરીયલ ટ્રાન્સમિશન રૂટિન હોય જો આ સીરીયલ ટ્રાન્સમિશન રૂટિન હોય તો જો ઉદાહરણ તરીકે આ એડ્રેસ 5000 હોય તો કોઈક રીતે મારે અહીં LJMP 5000 લખવું જોઈએ તે હવે થઈ ગયું તે કેવી રીતે કરી શકાય આપણે અહીં બીજું ORG લખીએ છીએ ORG 23 હેક્સ તેથી એસેમ્બલર ને ખબર હશે કે આગળની ઈન્સ્ટ્રકશન જે તમે લખવા જઈ રહ્યા છો તે 23 હેક્સ એડ્રેસ પર મૂકવી જોઈએ પછી અહીં હું તે LJMP સીરીયલ રાખું છું મારા પ્રોગ્રામમાં એક લેવલ સીરીયલ છે જેથી તે અમુક એડ્રેસ પર ટ્રાન્સલેટ કરશે જે પણ એડ્રેસનું ટ્રાન્સલેટ થાય છે આ ઉદાહરણમાં હું માનું છું કે તે 5000 એડ્રેસમાં ટ્રાન્સલેટ કરે છે તમે આને ત્યાં મૂકી રહ્યાં છો આપણે LJMP સિરિયલ ની જેમ લખી રહ્યા છીએ આગળની વાત એ છે કે સીરીયલ રૂટીન ક્યાંક લખવામાં આવશે પરંતુ હવે હું મેઈન રૂટીન શરૂ કરી શકું છું અને મેઈન રૂટીન આપણે ઇચ્છીએ છીએ કે તે આના પછી તરત જ ન હોવી જોઈએ ત્યાં કેટલાક વધુ ઇન્ટરપ્ટ વેક્ટર છે તેથી હું કહી શકું છું કે મારુ મેઈન રૂટીન લોકેશન 30 હેક્સથી શરૂ થશે 30 હેક્સથી આગળ આપણી પાસે મુખ્ય પ્રોગ્રામ છે આ પોઈન્ટથી હું મેઈન રૂટીન શરૂ કરી રહ્યો છું તો હું શું કરી રહ્યો છું પહેલા મારે પોર્ટ P1 રીડ કરવું પડશે અને તેને P2 પોર્ટ પર આઉટપુટ કરવું પડશે તેથી પોર્ટ P1 ને ઇનપુટ પોર્ટ તરીકે ગોઠવવું પડશે તે હેતુ માટે મારે MOV P10FF હેક્સ જેવું કરવું પડશે પોર્ટ P1 ઇનપુટ પોર્ટ તરીકે ગોઠવેલ છે અને પછી સીરીયલ ટ્રાન્સમિશન માટે આપણે પહેલા બીજા પ્રોગ્રામ માં કરેલ સેટિંગ કરવાની જરૂર છે તે સેટિંગ્સ આપણે અહીં કરીશું MOV TMOD20 H તો મારી પાસે આ TH રજિસ્ટર MOV TH10FD H છે જે માઈનસ 3 વેલ્યુ પર છે અને પછી SCON રજિસ્ટર સેટ કરવું પડશે MOV SCON50 H તેથી આ સેટિંગ ટાઈમર 1 મોડ 2 છે આ ટાઈમર 1 મોડ 2 અને આ સેટિંગ 8 બીટ ઈન્ટરપ્ટ ડેટા 1 સ્ટોપ બીટ અને આ રીસીવ એનેબલ છે આ ઈન્ટરપ્ટ એનેબલ છે REN રીસીવ કરો આ એનેબલ છે ઈન્ટરપ્ટ આવશે અન્યથા ઈન્ટરપ્ટ આવશે નહીં અને પછી તમે ઈન્ટરપ્ટ એનેબલ કરી શકો છો તે રજીસ્ટર પણ પ્રોગ્રામ કરેલ હોવું જોઈએ અન્યથા ઈન્ટરપ્ટ પ્રાપ્ત થશે નહીં તેથી MOV IE10010000 B છે તેથી આ ઇન્ટરપ્ટ એનેબલ છે તે સીરીયલ ટ્રાન્સમિશન ઇન્ટરપ્ટને એનેબલ કરશે તમે કહ્યું કે સીરીયલ ટ્રાન્ઝીશન ઇન્ટરપ્ટ થાય છે તો હું આ સેટ BTR1 શરૂ કરું છું આ ટાઈમર 1 શરૂ કરશે આપણે ડેટા પ્રાપ્ત કરવા માટે બધું સેટ કર્યું છે આપણે ઇનપુટ મોડ માં P1 પોર્ટ સેટ કરવું પડશે અને આપણે બીજું સેટિંગ્સ કર્યું છે સીરીયલ ટ્રાન્સમિશન ઇન્ટરપ્ટ સાથે એનેબલ છે પછી કામ સરળ છે જેમ કે હવે મારે ફક્ત P1 પોર્ટમાંથી રીડ કરવું પડશે અને પોર્ટ P2 પર આઉટપુટ કરવું પડશે તેથી આપણે તેને આ રીતે કરી શકીએ છીએ આપણે MOV AP1 કરીએ છીએ P1 આપણે A અને પછી MOV P2A માં રીડ કરીએ છીએ તે રીતે તમે કરી શકો છો અને પછી હું અહીં એક લૂપ મૂકી શકું છું આ રીડીંગ પુનરાવર્તિત કરવામાં આવે છે SJMP L1 જે અહીં છે તે ફક્ત પોર્ટ 1 થી વાંચવાનું અને પોર્ટ 2 પર લખવાનું પૂર્ણ થશે હવે મારે આ સીરીયલ કોમ્યુનિકેશન માટે ઈન્ટરપ્ટ સર્વિસ રૂટીન લખવું પડશે તો આ એ એડ્રેસ છે કે જેના પર હું સીરીયલ રૂટીન લખી રહ્યો છું અને તમે તેને 23 H પર જોઈ શકો છો મને LJMP સીરીયલ મળ્યું છે તેથી તે અહીં આવશે સૌ પ્રથમ મારે એ જોવાનું છે કે શું સીરીયલ ઈન્ટરપ્ટનો પ્રોબ્લેમ છે કે નહિ તમે બંને ટ્રાન્સમિશન અને DC જુઓ તેઓ ઈન્ટરપ્ટ્સ જનરેટ કરશે અને તે બંને એક જ ઈન્ટરપ્ટ જનરેટ કરશે મારે ઈન્ટરપ્ટ્સ સર્વિસ રૂટિન તપાસવાની જરૂર છે પછી ભલે તે કોઈ ટ્રાન્સમિશનને કારણે હતું કે પછી રીસીવ થયું આ ચોક્કસ પ્રોગ્રામ માટે જો કોઈ ઈન્ટરપ્ટ ઊભો થાય તો તે ટ્રાન્સમિશન આપે છે તે મિનીંગફૂલ નથી તે પ્રોસેસર બીજું કંઈક કરી રહ્યું હોઈ શકે છે તે ટ્રાન્સમિટ ઇન્ટરપ્ટ જનરેટ કરવામાં આવે છે પરંતુ મારે તે કિસ્સો માટે કંઈ કરવાની જરૂર નથી પરંતુ જ્યારે પણ ઇન્ટરપ્ટ મળે છે તે આપણા માટે માન્ય છે તે બંનેને સીરીયલ ઇન્ટરપ્ટ પર મેપ કરવામાં આવે છે તેથી TI અને RI બંને તેઓ 8051 માં તમે જાણો છો તે જ ઇન્ટરપ્ટ સાથે મેપ કરવામાં આવ્યા છે તે પ્રોગ્રામ માં તમારે તે ઇન્ટરપ્ટ સર્વિસ રૂટિન થી તેમની વચ્ચે તફાવત કરવાની જરૂર છે જે અહીં કરવામાં આવે છે આ ટ્રાન્સ થી TI બીટ પર જમ્પ કરો આ વાસ્તવમાં કોડ ના ભાગને છોડી દે છે જે આપણી પાસે આ સમય માટે છે નહિંતર આ કિસ્સો નથી અને ઈંટરપ્ટ રેઈઝ થાય છે તેનો અર્થ એ કે તે રીસીવિંગ receiving ને કારણે છે SBUF રજિસ્ટર માં આપણને વેલ્યુ મળી છે તમે તેને SBUF રજિસ્ટરમાંથી A પર પાછા મેળવી શકો છો તમે A રજિસ્ટરમાં જઈ શકો છો અને પછી A રજિસ્ટરના આ કન્ટેન્ટ ને P0 MOV P0A પર મૂવ કરી શકો છો અને પછી આ RI બીટને ક્લીયર કરો પછી RETI અને આ ટ્રાન્સ ભાગ છે ખરેખર અહીં ટ્રાન્સ પાર્ટમાં આપણે સ્પષ્ટ કરીશું કે TI બીટ ગમે તે કારણસર સેટ કરવામાં આવ્યું હોય જેથી TI બીટ રીસેટ થાય અને પછી આ RETI છે તમે આ પ્રોગ્રામમાં જુઓ છો કે તે કેવી રીતે કાર્ય કરશે મેઈન પ્રોગ્રામ આ પોઈન્ટ એ લૂપ થઈ રહ્યો છે આ મેઈન પ્રોગ્રામ સેટિંગ્સ કર્યા પછી તે આ પોઈન્ટએ સતત લૂપિંગ છે P1 થી રીડ કરવાનો પ્રયાસ કરો અને સીરીયલ ટ્રાન્સની વચ્ચે P2 પર મૂકવાનો પ્રયાસ કરો જ્યારે સીરીયલ ઈંટરપ્ટ આવશે ત્યારે પ્રોસેસર આ 23 H એડ્રેસ માં પર આવશે તે 23 H શરૂ કરશે તે આ ઈન્સ્ટ્રકશન LJMP સીરીયલ શોધી કાઢશે તે આ સીરીયલ ના પોઈન્ટ પર જમ્પ કરશે તે પહેલા ચેક કરશે કે તે A TI બિટ સેટ છે કે નહીં જો TI બીટ સેટ કરેલ હોય તો તે સમજશે કે આ અમુક ટ્રાન્સમિશન ને કારણે છે જે આપણા માટે ઉપયોગી નથી તેથી તે અહીં આવે છે અને ત્યાંથી પાછા ફરે છે અન્યથા જો આ રીસીવ થવાને કારણે હોય તો આ SBUF ની કોપી A પર થશે અને પછી A P0 પર જશે તો આ રીતે આ આખો પ્રોગ્રામ ચાલશે આપણે આ રીતે સીરીયલ ટ્રાન્સમિશનનો ઉપયોગ કરી શકીએ છીએ આગળ આપણે બીજા પ્રોગ્રામ પર વિચાર કરીશું જે આપણે મુખ્યત્વે પોર્ટ્સ સાથે ડીલ કરીશું આ જણાવે છે કે આપણને P0 3 અને P1 6 પોર્ટ પરથી 1 બીટ ડેટા રીસીવ થશે આપણે આ બે સાથે એન્ડ કરીએ છીએ અને P2 3 રીઝલ્ટ મૂકવા માટે આઉટપુટ કરીએ છીએ 3 અને P1 6 થી તમે જે પણ મેળવી રહ્યા છો તમારે તેમને એન્ડ કરવાની અને P2 3 પર રીઝલ્ટ મૂકવાની જરૂર છે તો આ કેવી રીતે કરવું આપણે તેને આ રીતે કરી શકીએ પહેલા આ પોર્ટ P0 અને P1 ત્યાં છે તો મારે તેને ઇનપુટ મોડ માં મૂકવું પડશે હું તેને આ રીતે કરું છું કદાચ સમગ્ર પોર્ટ માટે મેં તેને ઇનપુટ મોડ MOV 00FF Hમાં મૂક્યું છે તે સમગ્ર પોર્ટને ઇનપુટ પોર્ટ MOV P1 0FF H તરીકે રીડ કરશે જે ઇન્ટરપ્ટ P1 ને ઇનપુટ પોર્ટ તરીકે મૂકશે પછી આપણે MOV A P0 કરીશું આ P0s કન્ટેન્ટ રજિસ્ટરમાં ઉપલબ્ધ છે અને આપણને P0 3 જોઈએ છે તેથી જો અનુરૂપ માસ્ક પેટર્ન હોય તો મને ફક્ત બીટ નંબર 3 માં ઈંટરેસ્ટ છે મને 2 1 0 અથવા આ ભાગમાં ઈંટરેસ્ટ નથી મને ફક્ત આ ચોક્કસ બીટમાં જ ઈંટરેસ્ટ છે તેના માટે આપણે એક માસ્ક તૈયાર કરીએ છીએ અને તે માસ્ક 08 H છે ANL A 08H જો આપણે આ એન્ડ કરીએ તો પછી આ બિટ્સની વેલ્યુ ગમે તે હોય તેથી તેઓ 0 બનશે અને માત્ર આ બીટ જ સર્વાઈવ કરશે અને હવે આપણે રાઈટ એક્યુમલેટર ને રોટેટ કરીએ છીએ તે આ બીટને પોઝિશન 2 પર લઈ જશે પછી રોટેટ રાઈટ કરશે વધુ એકવાર તે તેને પોઝિશન 1 પર લઈ જશે અને પછી ફરીથી રોટેટ રાઈટ કરો તે તેને પોઝિશન 0 પર લઈ જશે તેથી આ 3 રોટેટ રાઈટ્સ પછી આ બીટ નંબર 3 બીટ નંબર 0 પર આવશે પછી આપણે આ વેલ્યુને રજિસ્ટર R1 માં સેવ કરીએ છીએ આ મોડીફાઈડ કરેલ વેલ્યુ R1 રજીસ્ટરમાં સેવ કરવામાં આવે છે પછી આપણે પ્રયાસ કરીએ છીએ પછી આપણે પોર્ટ P1 રીડ કરીએ છીએ MOV AP1 અને ત્યાં મને બીટ નંબર 6 માં ઈંટરેસ્ટ છે મને 0 1 2 3 4 5 માં ઈંટરેસ્ટ નથી મને બીટ નંબર 6 7 અને 8 માં ઈંટરેસ્ટ છે તેથી જો આ એક મારે ત્યાં મેળવવું હોય તો મેળવી શકાય માસ્ક માટે આ બીટ 2 હોવું જોઈએ અને બાકીના બિટ્સ 0 હોવા જોઈએ આ બીટ નંબર તેનો અર્થ શું છે તેથી આ માસ્ક 40 છે હું અગાઉના કિસ્સો ANL A40 H જેવું જ એન્ડ લોજિકલ કરું છું અને પછી મારે આ બીટને પોઝિશન 0 પર લેવાની જરૂર છે તે હેતુ માટે મારે સંખ્યાબંધ રોટેટ રાઇટ્સ મૂકવાની જરૂર છે 6 આવા રોટેટ રાઇટ્સ આપણે જોઈશે હેક્સ પોઝિશન ને પહેલા 5 પછી 4 પછી 3 પછી 2 પછી 1 અને પછી 0 માં ફેરવવા તેથી આ પોઈન્ટએ આ છઠ્ઠો બીટ પોઝીશન 0 પર આવી ગયું છે હવે હું R1 રજિસ્ટર માં આવું કરું છું મને આ પોર્ટ 0 બીટ નંબર 3 મળ્યો છે અને એક રજિસ્ટરમાં મને પોર્ટ 0 પોર્ટ 1s બીટ નંબર 6 મળ્યો છે તેથી હું R 1 સાથે 1 અને લોજિકલ A કરી શકું છું અને પછી મારે પોર્ટ T2 3 પર રિઝલ્ટ મૂકવું પડશે તમે તેને સીધું મૂકી શકો છો તમે તે લઈ શકો છો અમુક બીટ પર સેટ રીસેટ પ્રકારની ઇન્સટ્રકશન કરી શકો છો પરંતુ તે કરવાની બીજી રીત એ છે કે મારે પોર્ટ 3 પર જવું છે જો મારે બીટ નંબર 3 પર જવું હોય તો હવે A ને 3 સુધી લેફ્ટ રોટેશન કરું છું અને પછી મેં આ પેટર્ન ને પોર્ટ 2 પર મૂક્યું છે આ રીતે કોઈપણ બીટ મેનીપ્યુલેશન ઇન્સટ્રકશનનો ઉપયોગ કર્યા વિના જેમ કે સેટ B ક્લિયર JNB વગેરે જો તમે ઉપયોગ કરી રહ્યાં હોવ અને જો તે બાઈટ ઓરિએંટેડ ઇન્સટ્રકશન હોય અથવા વર્ડ ઓરિએંટેડ ઇન્સટ્રકશન હોય તો પછી તમે જોશો કે આ બીટ સેટિંગ રીસેટિંગ ચેકિંગ અને તે બધું પણ કરી શકો છો પરંતુ સમસ્યા એ છે કે પ્રોગ્રામ લાંબો થઈ જાય છે તમારે ઘણા રોટેશન કરવા પડશે તમે ચોક્કસપણે આ પ્રોગ્રામનું વધુ સિમ્પલ વર્ઝન લખી શકો છો જે સિમ્પલ બીટ સેટ રીસેટ પ્રકારની ઇન્સટ્રકશન નો ઉપયોગ કરે છે આ ફક્ત બતાવવા માટે છે કે આ ફોર્મ માં પણ લખી શકાય છે આગળ આપણે બીજા પ્રોગ્રામ ની તપાસ કરીએ છીએ જે પોર્ટ P0 ના કન્ટેન્ટ ને ચેક કરશે જો રેડ નંબર 20 Hની બરાબર હોય તો તે FF Hને પોર્ટ P0 પર મોકલશે અને જો તે 30 H 40 H અથવા 50 H હોય તો તે FF Hને P1 P2 અથવા P3 પોર્ટ પર મોકલશે તે P0 પોર્ટ પરથી રીડ કરે છે અને જો સંખ્યા 0 ની બરાબર હોય તો FF એ P0 પોર્ટ પર જાય છે જો તે 30 હોય તો FF એ P1 પોર્ટ પર જાય છે તે રીતે આ પ્રોગ્રામ સરળ છે આપણે આ રીતે અનુરૂપ કોડ લખી શકીએ છીએ પહેલા પોર્ટ P0 રીડ કરવું પડશે તે પર્પઝ માટે મારે આ P0 ને ઇનપુટ પોર્ટ તરીકે ગોઠવવા માટે મૂવ કરવું જોઈએ 0FF H પછી મારે આમ કહેવું પડશે તેથી મારે પોર્ટ P0 ના કન્ટેન્ટ ને A રજીસ્ટર માં MOV A P0 દ્વારા મેળવવું પડશે અને પછી આપણે આ વેલ્યૂને R1 પર સેવ કરીએ છીએ તમે વેલ્યૂ સેવ કરો પછી આપણે કેરી ને ક્લિયર કરીએ છીએ તો પછી હું તેને SUBB A20 H ની જેમ કરી શકું છું ફરીથી આ પ્રોગ્રામ બીજી રીતે પણ લખી શકાય છે કંપેરીઝન ઇન્સટ્રકશન અને તે બધાનો ઉપયોગ કરીને પણ લખી શકાય છે તેથી તેના બદલે હું જે બતાવવાનો પ્રયાસ કરી રહ્યો છું તે બોરો ફીચર્સ સાથે સબટ્રેક્ટ નો ઉપયોગ છે તેના માટે કેરી ફ્લેગ ને ક્લિયર કરવું પડશે કારણકે આ ઇન્સટ્રકશન તે કરશે માઈનસ 20 X માઈનસ કેરી બીટ મેળવશે તેથી આ કરતા પહેલા મેં કેરી બીટ ને 20 કહ્યું છે તે માત્ર A માઈનસ 20 H છે જો તે 0 હોય તો એટલે કે સંખ્યા 20 Hની બરાબર હતી તે કિસ્સો માં હું લેવલ L1 પર જાઉં છું અન્યથા આપણે તે A30 ની બરાબર છે કે નહીં તે તપાસવાની જરૂર છે MOV AR1 અને પછી ફરીથી કેરી ને ક્લિયર કરો અને હવે SUBB A30 H કરો તેથી ફરીથી જો રિઝલ્ટ 0 હોય તો તેનો અર્થ એ કે જો સંખ્યા 30 હોય તો 10 થી L2 પર જમ્પ કરો તો આપણે કહી શકીએ કે MOV AR1 છે ફરીથી કેરી ક્લિયર કરો અને બોરો A 40 H સાથે સબટ્રેક્ટ કરો અને જમ્પ કરો 10 થી L3 અને પછી MOV AR1 કરો જે પાર્ટ સમાન છે આપણે તેને રિપીટ કરવાનું ચાલુ રાખી શકીએ ક્લિયર કેરી કરો અને પછી SUBB A50 H જે 10 થી L4 જમ્પ કરે છે અને જો કંઈ ન થાય તો કોઈ વાંધો નથી જો કંઈપણ હોય તો કોઈપણ સેટિંગ્સ ની જરૂર રહેશે નહીં તેથી તે પ્રોગ્રામ ના એન્ડ માં જશે જે બીજું જ કઇંક અને બીજા લેવલની વાત છે હવે લેવલ L1 આવે તે કિસ્સોમાં FF એ P0 પોર્ટ પર જવું જોઈએ તેથી આપણે MOV P00FF H કરીશું પછી SJMP ઓવર પછી હું L2 કહી શકું છું અહીં હું P1 અને P 0FF H SJMP પર પછી L3 MOV P2 0FF H કરીશું અને તે પોર્ટ પર જઈશ SJMP ઓવર અને L4 જે MOV P30FF H કરશે અને આ પોઈન્ટ ઓવર છે આ તે પોઈન્ટ છે જ્યાં તે આવું કરશે તેથી આ રીતે તમે એક પ્રોગ્રામ લખી શકો છો જેના દ્વારા ફરીથી આ જેમ તમે બીજા કોમ્પ્લેક્સ ને ચેક કરી શકો છો તેથી આ પ્રોગ્રામ એક્ચ્યુલી બોરો ટાઈપ ઇન્સટ્રકશન સાથે આ સબટ્રેક્ટની યુટીલીટી બતાવવાનો પ્રયાસ કરી રહ્યો છે તમે આ વસ્તુ કરી શકો છો આગળ આપણે બીજા પ્રોગ્રામ પર ધ્યાન આપીશું તે INT 0 લાઇન પર લેવલ ટ્રિગર્ડ ઇન્ટરપ્ટ ની અકરન્સ પર પોર્ટ P0 ને રીડ કરવાનો પ્રોગ્રામ કરશે INT 0 લાઇન છે જો ત્યાં કોઈ ઇન્ટરપ્ટ હશે તો આ તે P0 પોર્ટના કન્ટેન્ટ તરફ દોરી જશે અને પછી તે સંખ્યાના સ્ક્વેર ની ગણતરી કરશે અને મેમરી લોકેશન 50 H અને 51 H માં વેલ્યૂ સ્ટોર કરશે મેં કેટલાક ઇન્ટરપ્ટ સર્વિસ રૂટિન કરવાનો પ્રયાસ કર્યો તો તે કેવી રીતે કરવું આપણે તેને ORG 0 ની રીતે કરી શકીએ છીએ LJMP તેની શરૂઆત કરે છે શરૂઆત કરવી એ મેઇન પ્રોગ્રામ છે જ્યાંથી તે ત્યાં હશે અને ભલે તમારી પાસે કોઈપણ ઇન્ટરપ્ટ સર્વિસ રૂટિન હોય પરંતુ ઇન્ટરપ્ટ સર્વિસ રૂટિનને કેવી રીતે મૂકવું તે જણાવવું પડશે તેથી પછી ORG માં આ INT 0 માટે આ ઇન્ટરપ્ટ સર્વિસ રૂટિન હશે તેને અનુરૂપ વેક્ટર નું એડ્રેસ 0003 H છે જો તેઓ 0003 H ની જેમ લખે તો જો હું તે ઇન્ટરપ્ટ સર્વિસ રૂટિનનો કોડ અહીં લખું તો હું તે જોઈ રહ્યો નથી તેથી તે અન્ય ઇન્ટરપ્ટ સર્વિસ ઇન્ટરપ્ટ વેક્ટર ટેબલ ને ઓવરરાઇટ કરશે મને તેનો પ્રોબ્લેમ નથી આ કિસ્સોમાં હું ધારી રહ્યો છું કે આ પોઈન્ટ થી જ ઇન્ટરપ્ટ સર્વિસ રૂટિન લોડ થશે આપણે શું કરવાની જરૂર છે અહીં આપણે આ A રજિસ્ટર ના કન્ટેન્ટને મેળવવાની જરૂર છે જો આ P0 પોર્ટ P0 ને A રજિસ્ટરમાં અને પછી આપણે તેનો સ્ક્વેર મેળવવો પડશે સ્ક્વેર મેળવવા માટે વેલ્યૂને MOV A થી B કરીને તેની કિંમત મેળવો અને પછી મલ્ટીપ્લાય ઇન્સટ્રકશન A B નો ઉપયોગ કરો આપણને સ્ક્વેર અને આ A રજિસ્ટર મળે છે હવે આપણી પાસે 11 બાઈટ હશે અને રજિસ્ટરમાં બીજી બાઈટ હશે તેથી આ A રજિસ્ટરની વેલ્યૂ તમે કહો છો કે મેમરી લોકેશન 50 H છે અને પછી આ B રજિસ્ટરની વેલ્યૂ હું 51 માં સેવ કરીશ તેથી તે હેતુ માટે આપણે પ્રથમ A B રજિસ્ટર ના કન્ટેન્ટ ને MOV AB દ્વારા મૂવ કરીશું અને પછી 51 H માં મૂલ્ય સેવ કરીશું અને ત્યારબાદ RETI કરીશું આ ઇન્ટરપ્ટ સર્વિસ રૂટિન નો એન્ડ છે હવેથી મારે મેઇન રૂટિનમાં રહેવું પડશે ધારો કે મેઇન રૂટિનમાં હું મેમરી એડ્રેસ 30 H મૂકી રહ્યો છું આપણે ORG 30 H મૂકી શકીએ છીએ ત્યાં તમે શરૂઆત કરી મેઇન રૂટિનની શરૂઆતમાં મારે શું કરવાની જરૂર છે તમે જોશો કે આ સમયે તમે પોર્ટ P0 ની વેલ્યૂ રીડ કરી રહ્યા હતા આપણે P0 લોડ કરવું પડશે અને P0 ને પેટર્ન સાથે ગોઠવવું પડશે તમારે આ MOV P00FF H જેવું સ્ટેટમેન્ટ મૂકવું જોઈએ આ એક સ્ટેટમેન્ટ છે અને બીજી વસ્તુ છે ઇન્ટરપ્ટને એનેબલ કરવાની તેના માટે ઇન્ટરપ્ટ એનેબલ રજિસ્ટર IE પ્રોગ્રામ MOV IE1000 0001b હોવો જોઈએ તમે ઇન્ટરપ્ટ એનેબલ રજીસ્ટર સેટિંગ ચકાસી શકો છો આ સિસ્ટમ ને INT 0 ઇન્ટરપ્ટ મેળવવા માટે એનેબલ કરશે અને પછી પ્રોગ્રામ ને માત્ર રાહ જોવી પડશે આ SJMP L3 છે તે આ પોઈન્ટ એ રાહ જોશે અને જ્યારે પણ કોઈ ઇન્ટરપ્ટ આવશે ત્યારે સિસ્ટમ આપમેળે આ પોઈન્ટ INT 0 પર રીડાયરેક્ટ થશે તમને આપમેળે એડ્રેસ 0003 પર રીડાયરેક્ટ કરવામાં આવશે આ પોઈન્ટ થી તે આ પોર્ટ અને ડેટા ને એક્ઝિક્યુટ કરશે તમે તેને આ પોઈન્ટ પર પાછા લઈ જશો થોડા સમય પછી ઇન્ટરપ્ટ આવશે ફરીથી વેલ્યૂ પોર્ટ P0 થી રીડ કરવામાં આવશે અને મેમરી લોકેશન માં મૂવ કરવામાં આવશે તેનો સ્ક્વેર મેમરી લોકેશન 51 અને 50 માં સ્ટોર થશે